PV મોડ્યુલ પણ 3 ફેઝના ગ્રીડથી કનેક્ટ થઈ શકે છે ચાલો થ્રી ફેજ ના ગ્રીડ કનેક્શન માટે ટોપોલોજી પર એક નજર કરીએ અમારી પાસે PV મોડ્યુલ છે જેનું આઉટપુટ ડીસી ડીસી કન્વર્ટર સાથે જોડાયેલ છે આમ આપણે હવે તેનાથી ખૂબ પરિચિત છીએ ડીસી ડીસી કન્વર્ટર એ અહીં કંટ્રોલ ઇનપુટ છે જે ઇનપુટ ઇમ્પિડન્સ ને મોડ્યુલેટ કરશે અને ડીસી ડીસી કન્વર્ટરનું આઉટપુટ લિંક કેપેસિટર સાથે જોડાયેલ છે જે બસ કેપેસિટીન્સ છે અને ત્યાં તમે 3 થ્રી ફેજ ના ઇન્વર્ટર માટે ઉપડશો હવે થ્રી ફેજ નું ઇન્વર્ટર પણ એક બ્રિજ છે તેમાં આ જેવા 3 અડધા બ્રિજ છે 3 બ્રિજ આર્મ્સ દરેક તબક્કા માટે એક અને આ સ્વીચો મેં પ્રતીકાત્મક રીતે બતાવ્યું છે તેઓ યોગ્ય ગેઇટ ડ્રાઇવ્સ સાથે MOSFETs અથવા IGBTs હોઈ શકે છે તેઓ નિયંત્રિત સ્વીચો છે તેથી તમે તેમને આ રીતે ડીસી બસ સાથે કનેક્ટ કરો છો અને દરેક આર્મ્સ ની મધ્યમાંથી તમે વાયરને બહાર કાઢો છો અને તેને દરેક ટ્રાન્સફોર્મરના ફેજ થ્રી ફેજ ના ટ્રાન્સફોર્મર સાથે જોડો છો તેથી આ થ્રી ફેજ નું ટ્રાન્સફોર્મર છે દરેક વિન્ડિંગના એક છેડા સાથે બધા જોડાયેલા છે અને તે ટ્રાન્સફોર્મર માટે ન્યુટ્રલ બિંદુ હશે તેથી પ્રાઈમરી અને સેકન્ડરી તે બધા જોડાયેલા છે તેથી આ એકસાથે સ્ટાર સ્ટાર કનેક્ટેડ ટ્રાન્સફોર્મર રચાય છે આ સ્ટાર માં કોમન સાથે જોડાયેલ વિન્ડિંગના એક છેડા સાથે જોડાયેલ છે સેકન્ડરી પણ વિન્ડિંગ્સનો એક છેડો કોમન સાથે જોડાયેલ છે અન્ય છેડા બહાર આવે છે તેથી આ પ્રાઈમરી છે અને આ સેકન્ડરી છે સેકન્ડરીમાંથી તમે તેને 3 ઇન્ડક્ટર્સ અલગ ઇન્ડક્ટર્સથી પસાર કરો અને તેને થ્રી ફેજ ના ગ્રીડના R Y B ફેજ સાથે જોડો તેથી આ રીતે તમારી પાસે PV મોડ્યુલને થ્રી ફેજ ના ગ્રીડથી ઇન્ટરફેસ કરી શકાય છે ફક્ત એટલો જ ફરક છે કે તમારી પાસે થ્રી ફેજ ઇન્વર્ટર 3 થ્રી ફેજ ટ્રાન્સફોર્મર અને 3 ઇન્ડક્ટર્સ હોવું જરૂરી છે અમે આ ટોપોલોજી વધુ સુધારી શકીએ છીએ જો તમે ઇન્વર્ટરનો ઉપયોગ કરી રહ્યાં છો અને જો તમે ખાસ કરીને કરંટ કંટ્રોલ ઇન્વર્ટરનો ઉપયોગ કરી રહ્યાં છો તો અમે આ ડીસી ડીસી કન્વર્ટરને દૂર કરી શકીએ છીએ જે મહત્તમ પાવર પોઇન્ટ ટ્રેકિંગનું કાર્ય પણ કરી રહ્યું છે અમે ઇન્વરર્ટર કંટ્રોલમાં પોઇન્ટ ટ્રેકિંગનું મહત્તમ સંકલિત કરી શકીએ છીએ તો ચાલો હું તે ટોપોલોજી દોરું ચાલો હું તેનો ડુપ્લિકેટ કરું અને પછી અમે તેને દૂર કરીશું તો આ સ્થિતિ ચાલો આપણે કહીએ કે આપણે તેને દૂર કરીએ અને પછી આને ચિહ્નિત કરીએ અને પછી તે આગળ ધપાવીએ કનેક્શન્સને યોગ્ય બનાવો અને પછી આપણી પાસે ટોપોલોજી છે જ્યાં આ ડીસી ડીસી કન્વર્ટર નથી હવે આપણે મહત્તમ પાવર પોઇન્ટ ટ્રેકિંગ કેવી રીતે કરીએ જો આ ઇન્વર્ટર કરંટ નિયંત્રણ કરી રહ્યું છે તો તે ઇન્ડકટર કરન્ટ છે જે ખરેખર ગ્રીડમાં પમ્પ કરવામાં આવે છે તેને નિયંત્રિત કરવામાં આવે છે તો મહત્તમ પાવર પોઇન્ટ અલ્ગોરિધમનો ઉપયોગ કરી શકાય છે PV પેનલના ટર્મિનલ કરંટ અને પીવી પેનલના ટર્મિનલ વોલ્ટેજ માપી શકાય છે અને જે પાવર પ્રાપ્ત થાય છે તે મહત્તમ પાવર પોઇન્ટ ટ્રેકિંગ એલ્ગોરિધમમાંથી પસાર થઈ શકે છે અને પછી તેનું આઉટપુટ ઇન્વર્ટર માટે રેફરન્સ કરંટ રેફરન્સ સેટ કરી શકે છે આ પાછું સેન્સ કરવામાં આવશે ફરિથી નાખવામાં આવશે અને નિયંત્રક તેને જોશે કે વોલ્ટેજ એવી રીતે મોડ્યુલેટેડ કરવામાં આવશે જેથી ઇચ્છિત કરંટ પ્રવાહ અહીંથી પસાર થાય અને PV પેનલ દ્વારા મહત્તમ પાવર ખેંચાય તેથી આ રીતે અમારી પાસે હવે અહીં ટોપોલોજી છે જ્યાં ફક્ત એક પાવર સ્ટેજ છે જે PV મોડ્યુલ અને ગ્રીડ વચ્ચે આવી રહ્યો છે તમે આને એક સિંગલ ફેઝ માટે પણ એપ્લાય કરી શકો છો જ્યાં તમારી પાસે સિંગલ ફેઝ ઇન્વર્ટર સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર અને સિંગલ ઇન્ડેક્ટર PV પેનલને ગ્રીડમાં ઇન્ટરફેસ કરે છે મને થોડી જગ્યા બનાવવા દો અને પછી મેં કરંટ કંટ્રોલ ઇન્વર્ટર માટે અહીં સૂચવ્યું છે MPPT ઇન્વર્ટરની અંદર ઇંટિગ્રેટ થઈ શકે છે હવે ચાલો હું સિંગલ ફેઝ ટોપોલોજી પણ દોરીશ તેથી સિંગલ ફેઝ ટોપોલોજીના કિસ્સામાં પણ PV મોડ્યુલ એક જ તબક્કાના ઇન્વર્ટરથી કનેક્ટ થઈ શકે છે જેમાં ફક્ત બે બ્રિજ આર્મ્સ છે અને કેન્દ્રમાં બ્રિજ આર્મ્સ આ જેવા સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર સાથે જોડાયેલા છે અને ટ્રાન્સફોર્મરના સેકન્ડરી એક ઇન્ડક્ટર સાથે જોડાયેલ છે જે ગ્રીડ લાઇનનો ઇન્ટરફેસ કરે છે અને આ રીતે ન્યુટ્રલ છે તેથી આ સમાન કાર્ય કરી રહેલા આ થ્રી ફેજ ના સર્કિટની સમાન એક ફેજ છે અને MPPT ઇન્વર્ટરમાં ઇંટિગ્રેટ કરવામાં આવે છે જો આપણી પાસે કરંટ નિયંત્રિત ઇન્વર્ટર હોય થ્રી ફેજ ના કેસ માટે અહીં મેં આ થ્રી ફેજ ના ટ્રાન્સફોર્મરને દર્શાવ્યું છે જેનો પ્રતીકાત્મક રીતે સ્ટાર સ્ટાર કનેક્ટેડ ટ્રાન્સફોર્મર છે પરંતુ તમારી પાસે સ્ટાર્ટ ડેલ્ટા કનેક્ટેડ ઇન્વર્ટર પણ હોઈ શકે છે જો ગ્રીડ અસંતુલિત છે અને તેમાં હાર્મોનિક્સ છે તો કરંટ ના 0 ક્રમના ઘટકો Δ કનેક્ટેડ ઇન્વર્ટરમાં ફરતા થઈ શકે છે તેથી કેટલીક વાર તમે જોશો કે ટ્રાન્સફોર્મર સ્ટાર સ્ટાર પરંતુ સ્ટાર ડેલ્ટા છે અમે આ ટોપોલોજી પર વધુ સુધાર કરી શકીએ છીએ તમે જુઓ આ ઇન્ડક્ટર ઓછી ફ્રેકવંસી વહન કરે છે જે કરંટ સંપૂર્ણ લોડ કરંટ ના 50 હર્ટ્ઝ ઘટક છે અને તેથી આ ખૂબ વિશાળ લાબું ખર્ચાળ હશે અને ઓછી ફ્રેકવંસી વાળા ટ્રાન્સફોર્મર ની જેમ ઓછી ફ્રેકવંસી લેમિનેશનથી બનેલું છે હવે તમારી પાસે બે મોટા ઘટકો છે એક છે આ ટ્રાન્સફોર્મર અને આ ઇન્ડક્ટર તેવી જ રીતે થ્રી ફેજ ના કિસ્સામાં પણ આ એક મોટું ટ્રાન્સફોર્મર છે અને તમારી પાસે 3 ઇન્ડક્ટર્સનો સમૂહ છે કોઈ પણ આ ટ્રાન્સફોર્મરની અંદર ઇન્ડિકેટરને લિકેજ ઇન્ડક્ટન્સના સ્વરૂપમાં સમાવી શકશે નહીં જો ટ્રાન્સફોર્મરનું લિકેજ ઇન્ડક્ટન્સ મોટી છે તો લિકેજ ઇન્ડક્ટન્સ પોતાને અહીં ઇન્ડક્ટન્સ ઇન્ડક્ટક્ટરનું કાર્ય કરશે તે કિસ્સામાં તમારે વિશેષ સૂચક હોવાની જરૂર નથી જો કે લિકેજ ઇન્ડક્ટન્સના મૂલ્યને નિયંત્રિત કરવું સરળ નથી તેથી તમે ટ્રાન્સફોર્મર બનાવો છો લિકેજ ઇન્ડક્ટન્સને તપાસો અને પછી જો ઇન્ડક્ટન્સ પૂરતું નથી તો લિકેજ ઇન્ડક્ટન્સ પૂરતું નથી તફાવત તરીકે તમે મૂકી શકો છો નાના ઇન્ડક્ટર્સ તેથી તે એક અભિગમ પણ છે જે કોઈ લઈ શકે છે તેથી ચાલો હું આ બંને ટોપોલોજીને ઇન્ડકક્ટર વિના દોરીશ અને મને સમકક્ષ સર્કિટ ટ્રાન્સફોર્મર સાથે સમજાવવા દો કે લિકેજ ઇન્ડક્ટન્સ કેવી રીતે મદદ કરી શકે છે હવે ફક્ત સર્કિટના આ ભાગને ધ્યાનમાં લો ચાલો હું તે સમજાવું ક ટ્રાન્સફોર્મરની સમકક્ષ સર્કિટ સાથે ચાલો હું ટ્રાન્સફોર્મર પોઝિશન ઇન્ડકટર દોરીશ અને ગ્રીડ સાથે ટર્મિનલ્સ જોડાયેલા છે હવે આ ટ્રાન્સફોર્મર છે ચાલો હું ટ્રાન્સફોર્મરની સમાન સર્કિટ દોરીશ જો તમારી પાસે પ્રાઈમરી રેઝિસ્ટન્સ છે પ્રાઈમરી બાજુ લિકેજ ઇન્ડક્ટન્સ તમારી પાસે મેગ્નેટાઇઝિંગ ઇન્ડક્ટન્સનો મ્યુચુઅલ ઇન્ડક્ટન્સ છે સેકન્ડરી બાજુ લિકેજ ઇન્ડક્ટન્સ સેકન્ડરી રેઝિસ્ટન્સ અને પછી આ ટ્રાન્સફોર્મર ઇન્ડક્ટરના માધ્યમથી સમાન ઇન્ડક્ટર ગ્રિડ સાથે જોડાયેલ છે ઠીક છે હવે હું આ ભાગોને નામ આપીશ છે આ Lσp છે આ Lm મ્યુચુઅલ ઇન્ડક્ટન્સ આ ઇન્ડક્ટન્સનું એક ખૂબ મોટું મૂલ્ય છે તે સેકન્ડરી રેઝિસ્ટન્સ નું લિકેજ ઇન્ડક્ટન્સ છે હવે જ્યારે કરંટ પ્રાઈમરી થી સેકન્ડરી તરફ વહેશે ત્યારે તમે જોશો કે તે આ માર્ગ લે છે ઇન્ડક્ટર અને ગ્રીડ લોડ દ્વારા વહે છે અને પછી ફરી પાછો આવે છે તેથી આ લિકેજ ઇન્ડક્ટન્સ Lσp અને Lσs કરંટ પ્રવાહની શ્રેણીમાં આવે છે અને તેથી તેઓ સિરિઝ ઇમ્પિડન્સ તરીકે કાર્ય કરે છે હવે આ Lm ખૂબ મોટો ઇન્ડડક્ટન્સ છે અને તેથી LσS અને Lσp ના ઇન્ડક્ટન્સની તુલનામાં આ અવરોધ ખૂબ મોટો હશે જો Lσp વત્તા Lσs આ ઇન્ડક્ટન્સ વેલ્યુ L કરતા વધારે હોય તો આ મૂલ્ય L ને દૂર કરી શકાય છે તેને કાઢી શકાય છે હવે આપણે Lσp અને Lσs ની કિંમત કેવી રીતે જાણી શકીએ હવે એકવાર તમારી પાસે ટ્રાન્સફોર્મર આવે પછી તમે આ પ્રયોગ ઑફ્લાઈન કરો તમે સર્કિટમાંથી ટ્રાન્સફોર્મર કાઢી નાખો સેકન્ડરી શોર્ટ કરો એકવાર તમે સેકન્ડરી શોર્ટ કરી લો પછી આ શોર્ટ થઇ જાય છે તો પછી પેરિફેરલ ટર્મિનલ્સમાંથી જોવામાં આવતો અવરોધ શું આવે છે તમે જોશો કે સમાંતર Lm અને Lσs હું rs અને rp અવગણી શકું સમાંતર Lm અને Lσs કેમ કે Lσs ની સરખામણીમાં Lm ખૂબ મોટો છે તેથી સમાંતર સંયોજનો જ્યારે માપવામાં આવશે ત્યારે લગભગ Lσs Lσp વત્તા Lσs જેટલા દેખાશે તેથી સેકન્ડરી ટર્મિનલ ઑફફલાઇન શોર્ટ કર્યા પછી પ્રાથમિક ટર્મિનલ પર માપવા પછી તમને પ્રાઈમરીમાંથી સમાન ઇન્ડક્ટન્સ લિકેજ ઇન્ડક્ટન્સ મળશે જો તમને સેકન્ડરી બાજુથી જોઈએ છે તો તમે એમ કરશો કે પ્રાઈમરી શોર્ટ કરો સર્કિટમાંથી ટ્રાન્સફોર્મર કાઢી નાંખો પ્રાઈમરી વિન્ડિંગ્સને શોર્ટ કરો અને પછી સેકન્ડરી ટર્મિનલ્સથી માપો તેથી તમને જે મળશે તે છે સેકન્ડરી ટર્મિનલ્સ માંથી મળે તેટલું જ લિકેજ ઇન્ડક્ટન્સ પ્રાઈમરી ટર્મિનલ્સને શોર્ટ કરીને ચાલો કહીએ કે rp અને rs એ Lσp ની સમાંતર લઘુત્તમ Lm છે Lm ની તુલનામાં Lσp નો ઇમ્પિડન્સ ઓછો છે કે જેને અવગણી શકાય છે તે Lσp અને Lσs શ્રેણીમાં આવશે આ બે ઇમ્પિડન્સ અને તે જ તમે આ સેકન્ડરી ટર્મિનલ્સમાં જોશો તે તેથી જ્યાં તમે આ ઇન્ડક્ટન્સ મૂકવા અથવા આ ઇન્ડક્શનને બદલવા માંગતા હો તેના આધારે તમે પ્રાઈમરી ટર્મિનલ્સ અથવા સેકન્ડરી ટર્મિનલ્સમાંથી દેખાય તેટલું લિકેજ ઇન્ડક્શનન્સ માપી શકો છો તેથી જો હું આ 1p 2p 1s અને 2s શોર્ટ 1s અને 2s ટૂંકમાં આ બે નિશ્ચિત કરું છું તો આ બધા પ્રયોગો કરવાના છેઆ માપન પ્રયોગ ઑફફલાઇન થવાનો છે જ્યારે સર્કિટ ઓપરેટિવ નથી ત્યારે તમે સર્કિટમાં ટ્રાન્સફોર્મર કાઢીનાખ્યું છે અને અલગથી તમે આ પ્રયોગ કરી રહ્યાં છો 1s અને 2s શોર્ટ કરો આ બે તમે શોર્ટ કરો અને અહીંથી જોયેલ ઇન્ડક્ટન્સ ને માપો અને ઇન્ડક્ટન્સ નું જે મૂલ્ય મળે તે પ્રાઈમરી બાજુથી જોવામાં આવેલ લિકેજ ઇન્ડક્ટન્સ સમાન છે તેવી જ રીતે જો હું 1p અને 2p શાફ્ટ કરું છું અને આ બે ટર્મિનલ્સ પરના ઇન્ડક્ટન્સ ને માપીશ તો પછી તમે આ સેકન્ડરી બાજુથી જોયું તે જ રીતે લિકેજ ઇન્ડક્ટન્સ મૂલ્ય પ્રાપ્ત કરશો તેથી આ રીતે તમે સમાન લિકેજ ઇન્ડક્ટન્સ શોધી શકો છો તે મૂલ્યનો ઉપયોગ કરી શકો છો તે L ના મૂલ્ય સાથે સરખામણી કરો કે જે તમે પહેલાં મૂક્યું છે જો તે સમાન ક્રમમાં હોય જો તે બરાબર અથવા તેના કરતા વધારે હોય તો તમે આ L ને દૂર કરી શકો છો અને ફક્ત ટ્રાન્સફોર્મરના લિકેજ ઇન્ડક્ટન્સનો ઉપયોગ કરી શકો છો જો તે ઓછું હોય તો પછી ફક્ત તફાવતની રકમ મૂકો અને તમે નાના ઇન્ડક્ટન્સ ને ઉતારશો આ જ વસ્તુ થ્રી ફેજ ના ટ્રાન્સફોર્મર માટે પણ કરી શકાય છે તમારે શોર્ટ કરવું પડશે ચાલો કહી દઈએ કે તમે સેકન્ડરી બાજુથી સમાન ઇન્ડક્ટન્સ જોવા માંગો છો તો બધી પ્રાઈમરી બાજુઓને શોર્ટ કરો અને પછી સેકન્ડરી બાજુના દરેક a b c અથવા R Y B ફેઝો બાજુથી ઇન્ડક્ટન્સ માપો તમને સેકન્ડરી થી જોઈ શકાય તેટલું જ ઇન્ડક્ટન્સ મળશે તેવી જ રીતે તે સેકન્ડરી બાજુ સેકન્ડરી વિન્ડિંગ્સને શોર્ટ કરીને ને પણ કરી શકાય છે તેથી આ રીતે તમે આ ઇન્ડક્ટન્સને પણ બદલી શકો છો અને ખૂબ જ આકર્ષક નાના સર્કિટ કરી શકો છો જે તમને સારી કાર્યક્ષમતા આપશે